બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા NPTEL ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં તમારું સ્વાગત છે આપણે મોડ્યુલ નંબર 4 લેક્ચર નંબર 38 ને આવરી લઈએ છીએ તે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ વિશે છે ખાસ કરીને પ્લેનોના પ્રોજેક્શન્સ વિશે જો અહી દ્વી પરિમાણીય ઓબ્જેક્ટ હાજર હોય તો તેને કઈ રીતે જોવું તેથી છેલ્લા વર્ગોમાં અમે પ્લેનોના પ્રોજેક્શન્સને જોવાનો પ્રયાસ કરીએ છીએ ખાસ કરીને જો ત્યાં કોઈ લંબચોરસ હોય અને તે લંબચોરસ જો તે X અક્ષ Y અક્ષ સાથે અલગ જ રીતે ગોઠવેલ હોય તો આ માટેના દેખાવો કેવી રીતે બનાવવા આજના વર્ગમાં આપણે ત્રિકોણ વિશે વધુ શીખીશું ઉદાહરણ તરીકે સેટ સ્ક્વેર જો તે હોરીઝોન્ટલ પ્લેનો અને વર્ટિકલ પ્લેનોની સંદર્ભ મા ગોઠવણી થાય છે તો તે કેવું દેખાય છે ઉદાહરણ તરીકે જો આપણી પાસે 30 ડિગ્રી 60 ડિગ્રી સેટ સ્ક્વેર છે તેથી આ તેનુ સંયોજન છે તેથી એક ખૂણો 90 ડિગ્રી છે બીજો એક 30 ડિગ્રી છે બીજો એક 60 ડિગ્રી છે લાંબી સેટ સ્ક્વેર માટે સામાન્ય રીતે આપણે તેની સાથે જઈએ છીએ આ સેટ સ્ક્વેર આપણી સરળતા માટે જ દ્વિ પરિમાણીય ઑબ્જેક્ટ છે અને સંભવત આપણે ધારીએ કે 100 mmની લંબાઈવાળી સૌથી લાંબી બાજુ છે જો તેમાં 100 mm લંબાઈ કે 10 cm હોય અને તે વર્ટિકલ પ્લેનમાં સૌથી લાંબી બાજુ હોય અને હોરીઝોન્ટલ પ્લેન પર 30 ડિગ્રી ખૂણો બનાવતી હોય અને તેની સપાટી વર્ટિકલ પ્લેનમાં 45 ડિગ્રી ખૂણો ધરાવે છે તેના પ્રોજેક્શન્સ દોરો ઉદાહરણ તરીકે આપણી પાસે આ એક સૌથી લાંબો સેટ સ્ક્વેર છે અને વર્ટિકલ પ્લેનમાં આ સૌથી લાંબી છે તેથી જો આપણે વિચારી રહ્યા છીએ તો વર્ટિકલ પ્લેન જો આપણે આને ધ્યાનમાં લઈએ તો સૌથી લાંબી બાજુ આ રીતે વર્ટિકલ પ્લેનમાં હોય છે અને બીજી વસ્તુ તે હોરીઝોન્ટલ પ્લેન સાથે 30 ડિગ્રી ખૂણો ધરાવે છે તેથી હોરીઝોન્ટલ પ્લેન આ નોર્મલ દિશામાં છે તેથી અમારે શું કરવાનું છે તે આ દિશામાં 30 ડિગ્રી અથવા કદાચ આ રીતે 30 ડિગ્રી ગોઠવવું પડશે તેથી વર્ટિકલ પ્લેન આ સૌથી લાંબું છે સૌથી લાંબું એક વર્ટિકલ પ્લેનમાં છે અને સૌથી લાંબું હોરીઝોન્ટલ પ્લેન સાથે લગભગ 30 ડિગ્રી એન્ગલ બનાવે છે તેથી જો હું તે હોરીઝોન્ટલ પ્લેન પર પ્રોજેકટ કરું છું ત્યાં 30 ડિગ્રી જેટલું છે અને આ પછીની આ આખી સપાટી આ આખી સપાટી અત્યારે વર્ટિકલ પ્લેન માટે લંબ છે પરંતુ હવે જો આપણે આ દિશામાં કંઈક 45 ડિગ્રી બનાવી રહ્યા છીએ તો તે કેવી રીતે સામાન્ય પ્લેનોની ઉપરના બાજુના પ્લેનો ત્યાં પ્રોજેકટેડ પ્લેનોમાં દેખાય છે તેથી આ તે વસ્તુ છે જે આપણે તેને દોરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ ચાલો આપણે તેને પધ્ધતિસર જોઈએ તે કિસ્સામાં સૌ પ્રથમ આપણે આ સંપૂર્ણ સેટ સ્ક્વેર ને સાચા કાટખૂણે પ્લેનોમાં ફરીથી ગોઠવવા પડશે જેથી આપણે તેને દોરવાની સ્થિતિમાં રહીશું સમાધાન એ છે કે આખી વર્ટિકલ પ્લેનમાં આ આખી વર્ટિકલ ફક્ત એક જ છે અને તે 30 ડિગ્રી એંગલ બનાવે છે અને પછી 45 ડીગ્રી પલટાઈ જાય છે જો તેવું છે તો આપણે આ આખી સમસ્યાને પાછળ થી લેવી પડશે એટલે કે પહેલા 45 ડિગ્રીથી ફ્લિપ કરવી પડશે અને પછી 30 ડિગ્રી ફેરવીશું ત્યાંથી બાકીના દેખાવો દોરવાની શરૂઆત થાય છે તેથી તે હેતુ માટે આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેમાં X Y લાઇન દોરવી વર્ટિકલ પ્લેનમાં સંપૂર્ણ સેટ સ્ક્વેર ની સૌથી લાંબી બાજુ પડેલી છે તેથી આપણે સૌ પ્રથમ તે દોરીએ આ 90 ડીગ્રી એંગલ છે આ એક 60 ડિગ્રી છે અને આ એક 30 ડિગ્રી છે અને આગળના પ્લેનમાં પોઇન્ટ a b અને c સ્થિત કરો જે હંમેશા નીચેની તરફ પ્રોજેકટ થાય છે અને આ બિંદુ પણ નીચે તરફ હોય છે જો આપણે આના ઉપરના દેખાવથી જોઈએ તો આ ઉપરની દિશામાંથી જોવાતો આગળનો પ્લેન છે જે તે ખૂબ પાતળા પટ્ટા જેવું લાગે છે જ્યાં a b એ a અને b પોઇન્ટ સાથે એકરુપ છે એ જ રીતે આ c પોઇન્ટ c આપણે જે પણ આગળનાં વ્યૂમાં જોઈ રહ્યા છીએ તે c છે તેથી આપણે જે વાસ્તવિક લંબાઈ જોવા જઈશું તે આ પ્રોજેકટેડ લંબાઈ છે એટલે કે આપણે તેને ઉપરનાં દેખાવમાં જોઈશું હવે આ ફેરવવું પડશે તો આ છે આ પ્લેનના આગળના દેખાવથી આ a c જ્યારે આપણે તે દિશા તરફ ધ્યાન આપી રહ્યા છીએ ત્યારે અહીં આખી સપાટીને 45 ના ખૂણે પલટાવવી પડે છે તો આપણે જોઈ શકીએ છીએ કે સપાટી VP સાથે 45 ડિગ્રી ખૂણો ધરાવે છે જો આ શરત હોય તો વર્ટિકલ પ્લેનના સંદર્ભમાં કોઈ પણ ઢાળ છે તો આપણે તેને ફક્ત હોરીઝોન્ટલ પ્લેનમાં જ મેળવી શકીએ છીએ અથવા અવલોકન કરી શકીએ છીએ તે કિસ્સામાં આ a b લાઇન માટે સરખી જ લાઇન આપણે તેને હોરીઝોન્ટલ પ્લેન સાથે 45 ડિગ્રી કોણ આપેલો છે તેને ઉપરના દેખાવ તરીકે દોરો ઉપરના દેખાવમાં આપણે આ ઇન્કલીનેશન કોણ વર્ટિકલ પ્લેન સાથે અવલોકન કરી શકીએ છીએ જેથી આપણે a બિંદુ b પોઇન્ટ અને c પોઇન્ટ આપણે તેને સરળતાથી દોરી શકીએ હવે આં આખી લાઈન a b અને c લાઈન ને ફરી પ્રોજેક્ટ કરો તેવી જ રીતે બિંદુ a b અને c ને પણ ફરીથી પ્રોજેક્ટ કરો જો આપણે એવું કરીએ તો આં એક b અને b ના છેદનથી મળતું આંતરછેદ બિંદુ છે અને છેદનથી c બિંદુ વચ્ચે આપણને ત્યાં એક વધુ બિંદુ મળે છે એ જ રીતે ત્યાં બધી રીતે c ના પ્રોજેક્શન્સ છે અને c ના પ્રોજેક્શન્સ તેથી હવે આ બિંદુઓને a 1 b 1 અને c 1 તરીકે કહો આ વર્ટિકલ પ્લેન સાથે આપણે લીધેલું આ પ્રથમ પ્રોજેક્શન્સ અથવા રોટેશન છે તે પછી કારણ કે આપણે બે પરિભ્રમણ કરવાના છે પહેલું કે જે આખા વર્ટિકલ ને સીધું ગોઠવે છે પછી તેને 30 ડિગ્રી ફેરવીને પછી તેને 45 ડિગ્રીથી ફ્લિપ કરવું રહ્યું છે જો આપણે પહેલા તેને ઊલટું કરવા માંગતા હોય તો આપણે તે 45 ડિગ્રી ફ્લિપ કરવી પડશે જે આપણે પહેલાથી કરી લીધી છે પછી આપણે તેને 30 ડિગ્રી ફેરવવું પડશે આ જ રીતે આપણે આગળ વધવું પડશે હવે પહેલાથી જ આપણે દોરેલું આ સૌથી લાંબું છે આ આખી વસ્તુને 30 ડિગ્રી ફેરવવી પડશે તેથી a 1 a 1 a 1 b 1 b 1 તેથી આ લંબાઈ આ બિંદુથી આ બિંદુ સુધી ગમે તે લંબાઈ જેટલી લંબાઈ આપણે તેને અહીં રાખવા જઈશું જો કે આને 60 ડિગ્રી ફેરવવું પડશે અન્યથા a 1 b 1 એ ત્યાં 30 ડિગ્રી બનાવશે જ્યારે આપણે આ ઓબ્જેકટ ફેરવીશું ત્યારે આ a 1 બિંદુ શીટ પર લઈશું b 1 બિંદુ નકશા પર તથા તે માટે c 1 પોઇન્ટ a 1 થી c 1 જે પણ ચાપ b 1 થી c 1 જે પણ આર્ક આ c 1 દોરી શકે છે આ રીતે આપણે તે ઓબ્જેક્ટ ને ફેરવીએ છીએ તેથી હવે છેલ્લું પગલું આ એક સંપૂર્ણ a 1 ને નીચે પ્રોજેક્ટ કરો કારણ કે આ સેટ સ્ક્વેર વર્ટિકલ પ્લેન પર હોવાનું માનવામાં લીધેલ છે તેથી આ વર્ટિકલ પ્લેન સાથે મોટી બાજુ હંમેશાં સંપર્કમાં રહે છે તેથી a 1 આ x અક્ષ સાથે મળે છે b 1 આ બિંદુએ મળે છે આ c 1 ને નીચે પ્રોજેક્ટ કરો કારણ કે તે VP સાથે 45 ડિગ્રી ખૂણો બનાવે છે તેથી તે પ્રોજેક્શન્સ આપણું c 1 નક્કી કરે છે તેથી આપણી પાસે આ c 1 પોઇન્ટ હશે b 1 પોઇન્ટ હશે અને c 1 પોઇન્ટ માટે આ રીતે આ પદાર્થો માટે તેને ફેરવવું પડશે તો ચાલો આપણે તે શીટ ઉપર દોરીએ સૌ પ્રથમ ડ્રોઇંગ શીટ પર એક હોરીઝોન્ટલ રેખા X Y અક્ષ દોરો આ XY અક્ષ છે તે અક્ષમાં 100 mm લાંબી રેખા છે આપણે પહેલા તેનો ઉપયોગ કરવો પડશે તો ચાલો આપણે ત્યાં ઉપરથી 100 mm થી શરૂઆત કરવા માટે અંતર છોડી દઈએ આ એક 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે જે આ બિંદુને વર્ટિકલ પ્લેનમાં a અને b નામ આપો અને આપણે તે એક જગ્યાએ 30 ડિગ્રી ખૂણો અને અન્ય એક 60 ડિગ્રી બનાવશે તે જાણીએ છીએ તો ચાલો 30 ડિગ્રી ખૂણો દોરીને ત્યાં જોડી દો બીજો કોણ 30 ડિગ્રી બનાવવાનો છે તેથી 30 ડિગ્રી એટલે હવે અહીં આ બિંદુઓ જોડો બીજો એક 60 ડિગ્રી બનાવી રહ્યો છે તેથી આપણે અહીં ભૂલ કરી છે તે કોઈ સમ બાજુ ત્રિકોણ નથી તેથી તમારે ક્યાંક 60 ડિગ્રી બનાવવી જોઈએ તેથી આ રેખાઓ જોડી દો તેથી હવે અમારા ત્રિકોણ માટે ચાલો c કહો જો આપણે આમાં પ્રોજેક્ટ કરી રહ્યા છીએ તો આ ઉપરના વ્યુમાં આપણી પ્રોજેક્શન્સની લંબાઈ હશે તો ચાલો આપણે આ a b પોઇન્ટ પણ ત્યાં નક્કી કરો c પોઇન્ટ પણ ત્યાં મેપ કરો હવે તે જ XY પ્લેન પર આપણે આ a b લાઇનને સ્પર્શવા માગીએ છીએ જે 45 ડિગ્રી કોણ બનાવે છે તેથી આપણે જે કરી શકીએ છીએ તે અક્ષ પર જ છે આપણે તેને 45 ડિગ્રી પર બનાવી શકીએ છીએ આ a b ને સ્પર્શ કરવો પડશે તેથી જો તે કિસ્સો છે તો ત્યાંથી ક્યાંક એક બિંદુ પસંદ કરો તેથી ચાલો આપણે a b પોઇન્ટ કહીએ જ્યારે તે વર્ટિકલ પ્લેનમાં 45 ડિગ્રી ખૂણા પર હોય ત્યારે આ બિંદુઓ જોડી દો તે જ લંબાઈને a થી c મા ખસેડો અને આ રેખાઓને જોડવી પડશે અને આ 45 ડિગ્રી કોણ બનાવે છે અને આ બિંદુ c છે હવે આ તમામ બિંદુઓને પ્રોજેક્શન્સ સ્થાનાંતરિત કરો તે જ રીતે આ c પોઇન્ટ પણ ત્યાં પ્રોજેક્ટ થયેલો છે હવે આપણે આ c પોઇન્ટ અને a પોઇન્ટ પ્રોજેક્ટ કરીએ છીએ તેથી c પોઇન્ટ c અક્ષને છેદે છે અને a બિંદુ ત્યાં તે અક્ષ ને છેદે છે તેથી આ એક a બિંદુ હશે તેથી હવે નવા સંકેતોમાં આ a 1 છે આ c 1 છે અને આ બિંદુ જે પ્રોજેક્ટ કરેલો છે તેથી આ જેને આપણે લોકસ કહીએ છીએ અને આ પ્રોજેક્શન્સ છે તો લોકસ પોઇન્ટ અહીં b 1 છે ચાલો હવે આપણે આ બિંદુઓ જોડી દઇએ હવે આ સંપૂર્ણ ઓબ્જેક્ટ a 1 c a 1 b ને 30 ડિગ્રી એન્ગલ પર રાખવો પડશે તેથી આપણે શું કરીશું અહીંથી આપણે 30 ડિગ્રીનો કોણ બનાવીશું ચાલો આપણે આ બિંદુ જે છેડાના છે તેને ધ્યાનમાં લઈએ જે આ લાઇન પર પ્રોજેક્ટ કરવામાં આવે છે તો ચાલો ધારી લઈએ કે આ તે બિંદુ છે ત્યારથી આપણે તેને 30 ડિગ્રી લઈશું તો 30 ડિગ્રી લાઇન ને કે ચાલો આપણે તેમાં a 1 b 1 જોડી દો આ લંબાઈ ગમે તે હોય પણ તેને મેપ કરવાની છે તેથી આપણો b 1 પોઇન્ટ છે અહીં a 1 બિંદુ c 1 પોઇન્ટ અહીંથી સ્થાનાંતર કર્યુ તે સમાન હશે આપણે ત્રિજ્યા ગમે તે હોય લાઇન વડે જોડે છે હવે તેમના પ્રોજેક્શન જો આપણે જોઈએ છીએ ચાલો આપણે તેમના પ્રોજેક્શન જોઈએ a1 ત્યાં જાય છે c 1 ત્યાં જાય છે b 1 ત્યાં જાય છે આપણે તેને વર્ટિકલ પ્લેનમાં રાખવા માંગીએ છીએ તેથી આં એક ને b 1 મેપ કરીશું અને આ બિંદુ a 1 તરીકે મેપ કરીએ અને આ લાઈન લોકસ તરીકે મેપ કરીએ જો આપણે c થી દોરવાનું કરીએ તો ચાલો આપણે આ બિંદુને c 1 કહીએ જો આપણે આ લાઇનો જોડી રહ્યા હોઈએ તો તે ઓબ્જેક્ટનો આ આગળનો વ્યૂ આં ટોપ વ્યૂ છે ફક્ત સારાંશ માટે ઉદાહરણ તરીકે જો આપણી પાસે આ સેટ સ્ક્વેર છે તો આ તે છે અને ચાલો આ વર્ટિકલ પ્લેન છે અને આ હોરીઝોન્ટલ પ્લેન છે અને આ સૌથી લાંબી બાજુ જો તે આ રીતે સેટ સ્ક્વેરમાં ગોઠવાયેલ હોય તો આ સેટ સ્ક્વેર ને આપણે આ રીતે વર્ટિકલ પ્લેન સાથે સીધી રેખામાં ગોઠવી રહ્યા છીએ શરૂઆતમાં જ્યારે તે 90 ડિગ્રી હોય ત્યારે તમે તેને ફક્ત એક લીટીની જેમ જુઓ તે પછી આપણે તેને 30 ડિગ્રી કોણમાં બનાવી શકીએ છીએ પછી ચોરસ આના જેવો દેખાય છે અને તે પછી જો આપણે તેને 45 ડિગ્રીથી પલટાવતા હોય તો તે તે કઈક આવું દેખાય છે તો હવે ફ્રન્ટ વ્યૂમા હવે તે સ્ક્યુડ પ્રકારનું ત્રિકોણ છે તેવી રીતે ઉપરનાં વ્યૂથી પણ તે સ્ક્યુડ ત્રિકોણ હશે તેથી તમે જે નિરીક્ષણ કરી રહ્યા છો તે સેટ સ્ક્વેર નો ઉપરનો દેખાવ છે અને તે ઉપરનો દેખાવ અહીં આપણે જોઈ રહ્યા છીએ અને તેનો આગળનો વ્યૂ ત્યાં દેખાઈ રહ્યો છે તેની સાથે ચાલો આગળના ઉદાહરણ પર આગળ વધીએ આ પછીના ઉદાહરણમાં ત્રિકોણને બદલે આપણે પંચકોણ તરફ જોઈ રહ્યા છીએ તેથી તે 30 mm બાજુની પંચકોણ છે અને તેની એક બાજુ હોરીઝોન્ટલ પ્લેન પર પડેલી છે તેની એક બાજુ તેની સપાટીઓ 45 ડિગ્રી હોરીઝોન્ટલ પ્લેન તરફ વળેલ છે જો તે કિસ્સો હોય તો જ્યારે HP મા રહેલી આ બાજુ વર્ટિકલ પ્લેન સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે તો તેના માટે પ્રોજેક્શન દોરો તો ચાલો આપણે તેની રીત જોઈએ આ સામાન્ય પંચકોણ છે જેની 30 mm ની બાજુઓ છે તેથી આ એક 30 mm છે આપણે જાણીએ છીએ કે આ વર્તુળમાંથી અંદર બાજુ કોઈ પંચકોણ કેવી રીતે બનાવવું અથવા કોઈ વર્તુળના પરિઘ બહાર થઇને અથવા કદાચ અર્ધ વર્તુળ પદ્ધતિ જેવી બીજી રીતો દ્વારા પણ આપણે આ પંચકોણ બનાવી શકીએ બીજી રીત એ છે કે આ બંને બાજુઓ વચ્ચેનો ખૂણો જાણીને પણ આપણે આ પંચકોણ બનાવી શકીએ હવે તેની બાજુઓ HP પર પડેલી છે અને તેની એક બાજુની આ સપાટી HP તરફ 45 ડિગ્રી ખૂણો બનાવે છે તેથી એક બાજુ જો તે આગળના વ્યૂમાં 45 ડિગ્રી બનાવે છે તો આપણે તે 45 ડિગ્રી જોશું જો તે હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહ્યું છે તો આપણે ઉદાહરણ માટે ષટ્કોણ જોઇએ પંચકોણ સંપૂર્ણપણે જો હોરીઝોન્ટલ પ્લેન પર પંચકોણ સંપૂર્ણપણે પડેલો છે તો આપણે તે આકાર જોશું તેની એક ધાર ફેરવીને આપણે તેને 45 ડિગ્રી જેટલું કરી શકીએ છીએ અથવા 30 ડિગ્રી 60 ડિગ્રી અને તેથી વધુ પણ તો ઉપરનો વ્યૂ તે જેવો હશે કે જો આપણે ફ્રન્ટ વ્યૂમાંથી જોઈએ તો તે ફક્ત એક લાઈન હશે જ્યાં b પોઇન્ટ c પોઇન્ટ d પોઇન્ટ અનુક્રમે આ b c d ને મેપ કરે છે તેથી પ્રથમ આ પંચકોણ દોરો તે પ્રોજેક્ટ કર્યા પછી તેની પ્રોજેક્ટેડ લંબાઈ મેળવો એકવાર તે પ્રોજેક્ટેડ લંબાઈ ઉપલબ્ધ થઈ જાય પછી આપણે તે જ પ્રોજેક્ટેડ લંબાઈનો ઉપયોગ કરીશું પરંતુ 45 ડિગ્રી સાથે કારણ કે તેની સપાટીઓ સાથે તેની એક બાજુ ખૂણો બનાવી રહી છે જે હોરીઝોન્ટલ પ્લેન તરફ 45 ડિગ્રી ખૂણો ધરાવે છે હોરીઝોન્ટલ પ્લેનમાં કંઇપણ ખૂણો ધરાવતા આપણે તેને વર્ટિકલ પ્લેનમાં જોવાની શરતમાં હોઈએ છીએ તેથી વર્ટિકલ પ્લેન પર આપણી પાસે તે 45 ડિગ્રી છે કે જે દોર્યા પછી આપણે ત્યાં વિવિધ બિંદુઓ પ્રોજેક્ટ કરીશુ જેમાં a પોઇન્ટ b પોઇન્ટ c પોઇન્ટ e પોઇન્ટ અને d પોઇન્ટ આને અનુક્રમે પોઇન્ટ a પોઇન્ટ c e પોઇન્ટ d પોઇન્ટ e પોઇન્ટ તરીકે મેપ કરવામાં આવે છે તો ઉદાહરણ તરીકે ચાલો આપણે આ પ્રોજેક્ટર લાઇન a તરફ આગળ વધતા એક બિંદુને જોઈએ તે પણ તે પ્રોજેક્ટેડ લાઇન તરફ આગળ વધે છેઆગળ b માટે ત્યાં પ્રોજેક્શન કર્યુ છે અને b પણ ત્યાં પ્રોજેક્શન કરેલું છે તે રીતે અમે આ પંચકોણ બનાવવાની સ્થિતિમાં હોઈશું 45 ડિગ્રી પછી આ ફેરવ્યા બાદ જ્યાં આપણે આ ફ્રન્ટ વ્યૂ અને ઉપરના વ્યૂ દોરેલા છે હવે આપણે તેની એક બાજુ સીધી રેખામાં લઈ રહ્યા છીએ તે a e 1 હોઈ શકે છે અથવા તે a1 b1 બાજુ પણ હોઈ શકે છે તો વર્ટિકલ પ્લેન સાથેની તે બાજુનું શું છે જો તે વર્ટિકલ પ્લેન સાથે કુદરતી રીતે કોઈ એંગલ બનાવે છે તો આપણે તેને હોરીઝોન્ટલ પ્લેનમાં જોશું તેથી તે ખૂણાને આપણે એક લાઈનમાં લેશું તેથી ચાલો આપણે તેને a 1 b 1 બાજુ ધ્યાનમાં લઈએ જે આપણે તેને પસંદ કરી રહ્યા છીએ તેને હોરીઝોન્ટલ પ્લેનથી 30 ડિગ્રી કોણ સાથે ગોઠવીએ આ લંબાઈ a 1 b 1 ત્યાં સ્થાનાંતરિત કરો એ જ રીતે કંપાસનો ઉપયોગ કરીને a 1 e 1 લંબાઈ તેને સ્થાનાંતરિત કરો પછી b 1 c 1 અને c 1 d 1 પણ તે જ રીતે સ્થાનાંતરિત કરો તેથી આપણે ફક્ત આને 30 ડિગ્રી ફેરવવું પડશે તેથી બાકીની બાજુઓ પણ સમાન મૂલ્ય જેટલી ફેરવવામાં આવે છે એકવાર આ પૂર્ણ થતાં જ આખો પંચકોણ તે દિશામાં ફેરવાઈ જશે એકવાર તે થઇ જતાં ફરી આ રેખાઓ e c a b અને c પ્રોજેક્ટ કરશે અને પહેલેથી જ આપણે વર્ટિકલ પ્લેનમાં 45 ડિગ્રી માં ફેરવી દીધી છે તેથી તે હોરીઝોન્ટલ પ્લેન સાથે કોણ બનાવે છે જે આપણે અવલોકન લઈ રહ્યા છીએ તે લોકસ પોઇન્ટ્સ છે જ્યાં આ a ત્યાં a1 સાથે છેદે છે તે જ રીતે જ્યાં b1 એ b ને છેદે છે તેવી જ રીતે c 1 d 1 લોકસ પોઇન્ટ્સ પ્રોજેક્ટ કરીને આપણે આ પોઇન્ટ મેળવી શકીએ છીએ તે જોડી દો આપણે આ પંચકોણ મેળવીશું જે અમુક શરતો નું પાલન કરે છે જેમ કે HP સાથે 45 ડિગ્રી ખૂણે રહેલો છે અને બાજુ વર્ટિકલ પ્લેન સાથે 30 ડિગ્રી બનાવે છે તેથી હવે પછીના વર્ગમાં આપણે આ સેક્શન પ્લેનો વિશે વધુ શીખીશું જો તેઓને જુદી જુદી વસ્તુઓ પર પ્રોજેક્ટ કરવામાં આવે ખાસ કરીને જો સહાયક પ્લેનોનું ચિત્ર થઈ શકે તો આ દેખાવો કેવી રીતે આવે છે તે આપણે આગળના વર્ગમાં જોશું તમારો ખુબ ખુબ આભાર